એન્જિનિયરિંગ ગણિત II ના લેક્ચર માં આપનું ફરીથી સ્વાગત છે તો આ ફુરીયર ટ્રાન્સફોર્મ પરનો લેક્ચર નંબર 44 છે તેથી આ લેક્ચરમાં આપણે પહેલા જટિલ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત જોઇશું તેથી આ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત નું ઘાતાંકીય સ્વરૂપ છે અને ત્યારબાદ આ રજૂઆતથી આપણે જાણીશું કે કહેવાતા ફુરીયર ટ્રાન્સફોર્મ શું છે તેથી ફક્ત આ જટિલ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત થી પ્રારંભ કરવા માટે આપણે ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત થી શરૂઆત કરીશું જેની રજૂઆતમાં અહીં ƒ અને cosαu−x du ધરાવતા આ ઇન્ટિગ્રલ દ્વારા આપવામાં આવ્યું હતું આપણે અહીં એ નોંધવું જોઈએ કે આ ઇન્ટિગ્રલ આંતરિક ઇન્ટિગ્રલ જે મૂળભૂત રીતે બાહ્ય ઇન્ટિગ્રલ નું ઇન્ટિગ્રેંડ છે માની લો કે આ gα છે તેથી આપણે તેને α ના ફંક્શન તરીકે ગણીશું તેમ છતાં આપણી પાસે u છે અને u કોઈપણ રીતે સંકલિત છે આપણી પાસે x પણ છે પરંતુ આપણે આને ધ્યાનમાં લઈ રહ્યા છીએ α નુ ફંક્શન કારણ કે બાહ્ય ઇન્ટિગ્રલ α પર છે તેથી મૂળભૂત રીતે આપણી પાસે શું છે આપણી પાસે અહીં 1π ✕ 0∫∞ gα dα છે તેથી હવે જો આપણે આ gα પર એક નજર કરીએ જે હવે આના વડે આપવામાં આવે છે તો આ તે છે જેને આપણે gα તરીકે સૂચવીએ છીએ તેથી આ α ના પદમાં આ ફંક્શન એક સતત ફંક્શન છે કારણકે g−αgα કેમકે આ α આ કોસ પદ સાથે સ્થિત છે અને કોસ એક સતત ફંક્શન છે તેથી અહીં આ ઇન્ટિગ્રેંડ એક સતત ફંક્શન છે તેથી આ α નું સતત ફંક્શન છે અને આ ફંક્શન નું α પર 0 થી ∞ ઉપર સંકલન થઈ રહ્યું છે તેથી હવે આ ઇન્ટિગ્રેંડ એ α નું સતત ફંક્શન છે તેથી આપણે શું કરી શકીએ આપણે આ ઇન્ટિગ્રલ 12π ✕ ∞∫∞ ∞∫∞ 𝑓cosαu−x du dα તરીકે ફરીથી લખી શકીએ અને 0 થી ∞ સુધી આ ઇન્ટિગ્રલ ને બદલે આપણે તેને −∞ થી ∞ બનાવીશું અને ફક્ત આને વળતર આપવા માટે કારણકે આપણે ઇન્ટિગ્રલ ને બમણું કર્યું છે આપણે આ ઇન્ટિગ્રલ ની બહાર 12 મૂકી દીધું છે અથવા બીજી રીતે આપણે વિચારી શકીએ કે કેમકે આ ઇન્ટિગ્રેંડ એક સતત ફંક્શન છે જેનું −∞ થી ∞ સુધી સંકલન થઈ રહ્યું છે તો પછી આને 12π તરીકે લખી શકાય છે અને પછી આપણી પાસે ∞ થી ∞ માં 2 ગણું છે જે હવે 0 થઈ જશે તેથી આપણી પાસે 12π ✕ 2 0∫∞ ∞∫∞ 𝑓cosαu−x du dα છે જે બરાબર આ ઇન્ટિગ્રલ છે તેથી આ બે રજૂઆતો કાં આ અથવા આ એક તે ખરેખર સમાન છે કારણ કે અહીં આપણે સતત ફંક્શન ના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે જે ખરેખર આ બાહ્ય ઇન્ટિગ્રલ નું ઇન્ટિગ્રેંડ હતું તેથી ƒ માટે હવે આપણી પાસે આ રજૂઆત છે જ્યાં બાહ્ય ઇન્ટિગ્રલ ∞ થી ∞ જાય છે અને આપણે એ પણ નોંધ લેવી જોઈએ કે આ ∞∫∞ 𝑓sinαu−xdu કારણકે હવે કોસ ને બદલે આપણે આ સાઇન લીધું છે અને આ α સાઇન સાથે સ્થિત છે અને સાઇન એક વિષમ ફંક્શન છે તેથી અહીં આ એક વિષમ ફંક્શન છે અને કારણકે આ એક વિષમ ફંક્શન છે જો આપણે અહીં આ ઇન્ટિગ્રલ ને ∞ થી ∞ ધ્યાનમાં લઈશું અને બરાબર એ જ સમાન ઇન્ટિગ્રેંડ જે એક વિષમ ફંક્શન છે તેથી કારણ કે આ એક વિષમ ફંક્શન છે અને આપણું ઇન્ટિગ્રલ −∞ થી ∞ છે તેથી આ ઇન્ટિગ્રલ ગુણધર્મનો ઉપયોગ કરીને આ 0 થશે તેથી હવે આપણી પાસે મૂળભૂત બે ઇન્ટિગ્રલ છે એક આ 𝑓 ને સમાન છે અને બીજું 0 ને સમાન છે તેથી જો આપણે આ ઉપરના પ્લસ અથવા માઇનસ સાથે ગમે તે ઉમેરીએ તો અહીં i વખત આ ઇન્ટિગ્રલ જેનું મૂલ્ય 0 છે તેથી કંઈપણ બદલાશે નહીં હજી પણ આપણી પાસે અહીંનો સરવાળો 𝑓 બરાબર છે અને આપણે હવે આ કરીશું તેથી આપણે આ મેળવવા માટે ઉપરના બે ઇન્ટિગ્રેલ્સ ને જોડીશું તેથી 𝑓 એ પ્રથમ ભાગની બરાબર હશે અને પ્લસ બીજા આ i ના ગુણાકાર સાથે તેથી 𝑓 સામાન્ય છે અને ઇન્ટિગ્રેલ્સ પણ સમાન છે તેથી આપણે આ 𝑓 ને બહાર લઈ લીધું છે અને પછી આપણને cosαu−x ±isin αu−x સાથે જોડીને મળે છે અને પછી આપણી પાસે du અને dα છે તેથી હવે આ રજૂઆત હોય આપણે આ ફરીથી લખીશું કારણકે આપણી પાસે ત્યાં cosαu−x ± sinαu−x પદો છે જે ઘાતાંકીય સ્વરૂપમાં લખી શકાય છે તેથી આપણે આ ઇન્ટિગ્રલ બે રીતે લખી શકીએ છીએ એક જ્યારે આપણે પ્લસ ચિહ્ન લઈએ છીએ તેથી જ્યારે આપણે પ્લસ ચિહ્ન લઈશું ત્યારે આપણે eiα du dα મેળવીશું અથવા આપણે ત્યાં આ માઇનસ ચિહ્ન લઈ શકીએ છીએ તેથી જો આપણે માઇનસ ચિહ્ન લઈશું તો પછી આપણે e iα du dα મેળવી શકીશું પ્લસ ચિહ્ન સાથે આપણે અહીં eiα du dα પદ મેળવીશું તેથી આ બંને રજૂઆતો સાથે કાં તો આ એક અથવા આપણી પાસે આ રજૂઆત છે આ ઇન્ટિગ્રલ રજૂઆતોને 𝑓 ની જટિલ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆતો કહેવામાં આવે છે કારણકે આપણે ત્યાં આ જટિલ સંખ્યા રજૂ કરી છે તેથી આ રજૂઆતોને જટિલ ફુરિયર રજૂઆત કહેવામાં આવે છે આ લખવાનો ફાયદો એ છે જે એક મિનિટમાં આવશે જ્યારે આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ રજૂ કરીશું તેથી આ પ્રથમ ઉદાહરણ છે જ્યાં આપણે આ ƒ ની જટિલ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત ની ગણતરી કરીશું જે e a|x| બરાબર છે અથવા x નું નિરપેક્ષ મૂલ્ય અને અહીં a ને સકારાત્મક સંખ્યા તરીકે લેવામાં આવે છે તેથી હમણાં તે ઉકેલ શોધવા માટે કે જે 𝑓 ની જટિલ ઇન્ટિગ્રલ રજૂઆત છે આપણે જાણીએ છીએ કે આપણે આ ƒ ને આ સ્વરૂપ 12π માં લખી શકીએ છીએ આપણી પાસે 𝑓 છે અને આપણે ત્યાં પ્લસ ચિહ્ન સાથે લીધું છે તેથી આપણી પાસે eiα du dα છે તેથી હવે આપણે 𝑓 માટે અવેજી કરી શકીએ છીએ જ્યાં ƒ પહેલાથી જ ત્યાં e a|x| તરીકે આપવામાં આવી છે તેથી અહીં આપણી પાસે −∞ થી ∞ અને પછી e iαx છે તેથી આપણે તેને ફરીથી બે ભાગમાં વહેંચ્યું છે તેથી આપણે e iαx ને બહાર લઈ શકીએ છીએ પછી આ આંતરિક ઇન્ટિગ્રલ છે કારણકે આ આંતરિક ઇન્ટિગ્રલ u ઉપર છે તેથી આપણી પાસે 𝑓 અને eiαu હોય અને પછી બાહ્ય ઇન્ટિગ્રલ α ઉપર છે તેથી હવે આ હોવા સાથે આપણે પહેલા આ આંતરિક ઇન્ટિગ્રલ ની ગણતરી કરી શકીએ છીએ અને પછી આપણે તે મૂલ્ય અહીં મૂકી શકીએ છીએ અને તે 𝑓 ની જટિલ ફુરીયર રજૂઆત હશે તેથી આ ƒ eiαu du સાથે આંતરિક ઇન્ટિગ્રલ કારણકે આ ƒ e a|x| દ્વારા આપવામાં આવ્યું છે તેથી આપણે આ ઇન્ટિગ્રલ ને −∞ થી ∞ બે ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ એક −∞ થી 0 જશે બીજો 0 થી ∞ સુધી જશે તેથી જ્યારે u ∞ થી 0 ની રેન્જ માં હોય ત્યારે આપણી પાસે આ eax હશે જે eau ∞ થી 0 ની રેન્જ માં અને પછી eiαu પદ હશે જ્યારે આપણે u માટે 0 થી ∞ ની રેન્જ માં હોઈએ ત્યારે તે x ના સકારાત્મક મૂલ્યો માટે e ax બની જશે અને e a|x| eax બની જશે જો x નકારાત્મક હોય તો અને જો x સકારાત્મક છે તો તે e ax હશે જેનો આપણે અહીં ઉપયોગ કર્યો અને હવે આપણે આ સંકલન કરી શકીએ છીએ તેથી આપણી પાસે આ બે ઇન્ટિગ્રેલ્સ છે તેથી આપણે ઘાતાંકીય પદોને જોડી શકીએ છીએ કારણ કે તે ઘાતક ફંક્શન છે તેથી eaiαu છે અને જ્યારે તેનું સંકલન થાય છે તેથી આપણી પાસે eaiαuaiα છે અને આપણે લિમિટ ને ∞ થી ∞ માં બદલવી પડશે બીજા કિસ્સામાં આપણી પાસે e a iαu છે અને તેથી આ a−iα છેદમાં હશે અને જ્યારે આપણે આ પદનું સંકલન કરીશું ત્યાં માઇનસ ચિહ્ન થશે તેથી આપણે આ લિમિટ ફરીથી 0 થી ∞ સુધી મૂકીએ છીએ તેથી જો આપણે પ્રથમ આ જોશું જ્યારે આપણે u0 મૂકીશું તેથી આપણી પાસે e0 છે તેથી આ 1aiα રહેશે અને જ્યારે આપણે આ લિમિટ −∞ લઈશું તેથી આપણી પાસે eaiαu છે અને આ u ની લિમિટ −∞ તરફ જઈ રહી છે તો આપણી પાસે શું છે આપણી પાસે લિમિટ u છે જે −∞ તરફ જતા eau અને પછી ત્યાં eiαu દ્વારા ગુણાકાર તેથી આ eiαu આ રીતે આપણી પાસે ફક્ત cosαuisinαu છે તેથી તે મર્યાદિત છે અને પછી આ eau સાથે મળીને આપણી પાસે લિમિટ u છે જે −∞ તરફ જાય છે તો કારણકે આ u ∞ પર જાય eau અને a એ સકારાત્મક સંખ્યા છે તેથી આ 0 તરફ જશે અને પછી આપણી પાસે અહીં કંઈક મર્યાદિત છે તેથી બધું 0 છે તેથી જ્યારે આપણે ∞ થી ફેરબદલી કરીશું આ 0 હશે અને બીજા ઇન્ટિગ્રલ માં બીજી રીત થઈ રહી છે જ્યારે આપણે પ્રથમ સ્થાનાંતરિત કરીએ છીએ ત્યારે આપણે આ u ને ∞ તરફ દોરીએ છીએ તે કિસ્સામાં આપણે ત્યાં પહેલાથી જ માઇનસ ચિહ્ન છે તેથી આપણી પાસે ફરીથી e au છે અને u ∞ તરફ જાય છે તેથી સમાન પરિસ્થિતિ ત્યાં બનશે જ્યારે u ∞ તરફ જઈ રહ્યું છે ત્યારે આ 0 હશે અને માત્ર જ્યારે u 0 પર જશે તે જીવંત રહેશે તેથી આનુ સાદુરૂપ આપી શકાય છે પ્રથમ પદથી આપણી પાસે 1aiα છે બીજા પદથી આપણને 1a iα મળશે જેને આ 2aa2α2 મેળવવા માટે સાદુરૂપ આપી શકાય છે અને પછી ƒ નું જટિલ ઇન્ટિગ્રલ રજૂઆત જે આ સ્વરૂપમાં આપવામાં આવ્યું હતું આપણે પહેલાથી જ આ ઇન્ટિગ્રલ નું મૂલ્યાંકન કર્યું છે મૂલ્ય 2aa2α2 છે તેથી આપણે તેને બદલી શકીએ અને આ 2 આ 2𝜋 સાથે રદ થઈ જશે તેથી આપણી પાસે aπ ની બહાર અને પછી ∞∫∞ 1a2α2 ✕ e iαx dα છે તેથી આ આ જટિલ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત છે અને હવે આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ શું છે તે રજૂ કરવા આગળ વધી શકીએ છીએ પહેલાનાં લેક્ચરમાં આપણે પહેલાથી કહેવાતા ફુરીયર કોસાઇન ટ્રાન્સફોર્મ અને ફુરીયર સાઇન ટ્રાન્સફોર્મ રજૂ કર્યા છે અને હવે આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ રજૂ કરીશું તેથી અહીં આપણે હવે જટિલ ફુરીયર ઇન્ટિગ્રલ રજૂઆત ધ્યાનમાં લેવી જોઈએ કે જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે જે ƒ 12π ✕ ∞∫∞ ∞∫∞ 𝑓 eiα du dα છે આપણે ફરીથી આ સકારાત્મક ચિહ્ન લીધું છે પરંતુ નકારાત્મક ચિહ્ન સાથે પણ કામ કરી શકાય છે તેથી આપણી પાસે −∞ થી ∞ છે અહીં પણ −∞ થી ∞ છે અને પછી આપણી પાસે 𝑓 eiα du dα છે તેથી અહીં આપણે ભાગવું પડશે મારો મતલબ કે આપણે આ 12π ને બે ભાગમાં વહેંચવાની જરૂર છે તેથી આપણે 12π ને 1√2π તરીકે 1√2π દ્વારા ગુણાકાર કરીશું અને પછી આપણે એકને આંતરિક ઇન્ટિગ્રલ સાથે રાખીશું અને બાહ્ય ઇન્ટિગ્રલ સાથે નીચે પ્રમાણે તેથી 1√2π બાહ્ય સાથે જે આ e iαx પર છે અને પછી eiαu ƒ અને પછી du સાથે આંતરિક છે તેથી હવે આપણે આ ફુરીયર ટ્રાન્સફોર્મ રજૂ કરી શકીએ છીએ તેથી આ કૌંસમાં આ પદને ƒ નું ફુરીયર ટ્રાન્સફોર્મ કહેવામાં આવે છે તેથી ચાલો આપણે અહીં આ સંકેત ƒα સાથે રજૂ કરીએ આંતરિક ઇન્ટિગ્રલ જે 1√2π ✕ ∞∫∞ 𝑓 eiαu du છે કારણ કે આ હવે α નું ફંક્શન છે તેથી આપણે તેને ƒα તરીકે નામ આપી રહ્યા છીએ અને જે નિરૂપણ આપણે વાપરીએ છીએ તે F તરીકે ઉપયોગમાં લેવાય છે તેથી F નો અર્થ આ 𝑓 નું ફુરીયર ટ્રાન્સફોર્મ જે આ સૂત્ર 1√2π ✕ ∞∫∞ 𝑓eiαu du દ્વારા આપવામાં આવ્યું છે હવે પાછા ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ પર આવી રહ્યાં છીએ કારણ કે આપણે અહીં આ આંતરિક ઇન્ટિગ્રલ ને ફુરીયર ટ્રાન્સફોર્મ તરીકે રજૂ કર્યો છે અને માની લો કે આ α નું ફંક્શન ƒα છે તેથી આપેલ આ ફુરીયર ટ્રાન્સફોર્મ અને જો આપણે આ સંકલન કરીએ તો બાહ્ય ઇન્ટિગ્રલ 1√2π ✕ ∞∫∞ 𝑓α e iαx dα પછી આપણે ફંક્શન પર પાછા જઈશું અને જેને આપણે ƒ નું ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ કહીએ છીએ જે આ સૂત્ર દ્વારા અહીં આપવામાં આવ્યું છે કે ƒ 1√2π ✕ ∞∫∞ 𝑓α e iαx dα અને આપણે અહીં જે સૂચિનો ઉપયોગ કરીએ છીએ તે આ F પર સંચાલિત ƒ નું ઇન્વર્સ છે તો ઇન્વર્સ ટ્રાન્સફોર્મ ƒ નું ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ આ સૂત્ર દ્વારા અહીં આપવામાં આવ્યું છે તેથી મૂળભૂત રીતે શું તફાવત છે આગળનાં સૂત્રમાં અથવા ફુરીયર ટ્રાન્સફોર્મ નાં સૂત્રમાં આપણી પાસે eiαu છે જ્યારે આપણી પાસે e iαx છે અને આ x નું ફંક્શન મેળવવા માટે અને પછી અહીં α નું ફંક્શન મેળવવા માટે તે u ઉપર સંકલન છે તેથી હવે ફક્ત એક ટિપ્પણી એ નોંધવું જોઇએ કે ત્યાં ઘણાં વૈકલ્પિક સ્વરૂપો છે કારણ કે વિકલન દરમિયાન આપણે જોયું છે કે આપણે વિવિધ રીતે વિભાજીત કરી શકીએ છીએ કારણ કે ત્યાં એક પરિબળ હતું અને આ જટિલ સ્વરૂપમાં આવવાની પ્રક્રિયામાં આપણી પાસે આ i અથવા i છે તેથી તે i તરીકે પણ ગણી શકાય જો કે આપણે અહીં ફક્ત i તે સ્વરૂપમાં લીધો છે તેથી આ ફુરીયર ટ્રાન્સફોર્મ નાં ઘણાં વૈકલ્પિક સ્વરૂપો છે અને જુદા જુદા સ્વરૂપો વિવિધ પૂર્વ પરિબળો અને ઘાતાંકીય ઘાત સાથે વ્યવહાર કરે છે તેથી ત્યાં વિવિધ સ્વરૂપો છે ઉદાહરણ તરીકે આ તે છે જે આપણે અહીં ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ માટે ઉપયોગમાં લીધું છે અને આ ફુરીયર ટ્રાન્સફોર્મ છે પછી અહીં eiαx દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને પછી આપણે આ ƒα મેળવવા માટે ત્યાં માઇનસ ચિહ્ન કરી શકીએ અથવા આપણી પાસે મૂળભૂત રીતે આને બદલે ત્યાં 1 પરિબળ હોઈ શકે છે અને પછી આપણી પાસે આ ફુરીયર ટ્રાન્સફોર્મ સાથે સ્થિત સંપૂર્ણ પરિબળ 12π હોઈ શકે છે અથવા આ પરિબળ ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ સાથે જઈ શકે છે અને પછી ફુરીયર ટ્રાન્સફોર્મ સાથે કોઈ પરિબળ હશે નહીં તેથી આ દાખલા તરીકે વિવિધ સ્વરૂપો છે જે સાહિત્યમાં ઉપલબ્ધ છે તેથી એક તફાવત આ પરિબળોના સંદર્ભમાં છે અને અન્ય વિવિધતા ઘાતકર્તાના સંદર્ભમાં હશે તેથી અહીં આપણી પાસે આ પ્લસ ચિહ્ન છે પરંતુ આપણે ત્યાં માઇનસ લઈ શકીએ છીએ પછી આપણે ત્યાં પ્લસ લઈ શકીએ છીએ અહીં પણ આપણે માઇનસ સાથે કામ કરી શકીએ છીએ અને પછી તેના સમકક્ષ પાસે પ્લસ ચિહ્ન હશે અહીં માઇનસ અને પછી અહીં આપણી પાસે પ્લસ ચિહ્ન છે તેથી ત્યાં વિવિધ સંયોજનો વિવિધ સ્વરૂપો છે જે સાહિત્યમાં ઉપલબ્ધ છે ઠીક છે તેથી હવે આ ફુરીયર ટ્રાન્સફોર્મના આધારે આપણી પાસે ફક્ત બે ઉદાહરણો છે તેથી આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ શોધવા માંગીએ છીએ ઉદાહરણ તરીકે આ ફંક્શન જે નકારાત્મક x માટે 0 તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અને જ્યારે x સકારાત્મક છે તે e ax તરીકે વ્યાખ્યાયિત થયેલ છે અને a સકારાત્મક સંખ્યા છે તેથી આપણે ફુરીયર ટ્રાન્સફોર્મ લઈએ છીએ આ પ્લસ ચિહ્ન સાથે ની વ્યાખ્યા છે તેથી આપણી પાસે ƒ eiαu du અને 1√2π છે તેથી આ યાદ રાખવું સરળ છે કે આ 1√2π બંને ઇન્વર્સ અને ફોરવર્ડ ટ્રાન્સફોર્મ સાથે સ્થિત છે અને પછી આપણે પહેલા આ પ્લસ ચિહ્નથી પ્રારંભ કરીએ અને પછી આપણે માઇનસ એક સાથે ઇન્વર્સ લઈશું તેથી આ લેક્ચરમાં વપરાયેલું આ નિરૂપણ હશે તેથી અહીં આ eiαu સાથે આપણી પાસે 1√2π છે અને પછી આપણે 𝑓 ની વ્યાખ્યાનો ઉપયોગ કરી શકીએ છીએ જે ફક્ત x માટે આપવામાં આવે છે તેથી આપણી પાસે પછી 0∫∞ e αu eiαu du છે તેથી આને હવે જોડી શકાય છે કારણકે આપણે ઘાતાંકીય ફંક્શન સાથે કામ કરી રહ્યા છીએ તેથી અહીં ઇન્ટિગ્રેંડ e a iαu સાથે છે અને પછી આપણી પાસે du છે તેથી હવે આનું સંકલન થઈ શકે છે આ ઘાતાંકીય ફંક્શન આ a iα ને છેદમાં લાવશે અને પછી આપણી પાસે આ લિમિટ 0 અને ∞ છે તેથી આપણે એ જોવું જોઈએ કે જ્યારે આ u ∞ તરફ જાય છે ત્યારે આ e a iα નું શું થશે અને આ તે જ છે જે આપણે અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી છે કારણકે આપણી પાસે a સાથે અને આપણે આ u સાથે a સકારાત્મક લીધું છે આ 0 પર જશે કારણ કે eiαu સાથે સ્થિત પદ જે મર્યાદિત અવધિમાં સીમિત છે તેથી આપણી પાસે e au છે અને u ∞ તરફ જાય છે તેથી આ 0 પર જશે અને જ્યારે આપણે 0 પર હોઈશું ત્યારે તે પદ ટકી રહેશે તેથી આપણને 1√2π મળશે અને જ્યારે આપણે 0 ની અવેજી કરીશું તેથી આપણી પાસે 1a iα છે અને પછી આ નકારાત્મકને વળતર મળશે કારણ કે આપણી પાસે આ માઇનસ છે અને પછી આપણે આ લિમિટ મૂકીએ છીએ તો આ આ ફંક્શન e ax નું ફુરીયર ટ્રાન્સફોર્મ છે જે ફક્ત x ના સકારાત્મક મૂલ્યો માટે વ્યાખ્યાયિત થયેલ છે અને તે નકારાત્મક અર્ધમાં 0 છે સારું આ બીજું એક ઉદાહરણ છે જ્યાં આપણે આ ફંક્શન ƒ te t નું ફુરીયર ટ્રાન્સફોર્મ ગણીશું અને આ હેવીસાઇડ ફંક્શન H ની સાથે સ્થિત છે આ હેવીસાઇડ ફંક્શન નો અર્થ થાય છે જ્યારે t 0 ની બરાબર કે મોટો હોય ત્યારે મૂલ્ય 1 અન્યથા મૂલ્ય 0 હોય છે તેથી ફરીથી આ ફંક્શન 𝑓 t અથવા t અને 0 ના અનકારાત્મક મૂલ્યોના સકારાત્મક મૂલ્ય માટે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે તેથી નકારાત્મક t માટે મૂલ્ય 0 છે તેથી તે ફરીથી જે આપણે પહેલાં કર્યું હતું તેવું જ છે પરંતુ હવે તે te t છે તેથી ફંક્શન અલગ છે તેથી હવે ઉકેલમાં પાછા આવીશું જેથી આ 𝑓 નું ફુરીયર ટ્રાન્સફોર્મ આ સૂત્ર દ્વારા આપવામાં આવેલ પછી આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે આ હકારાત્મક મૂલ્ય માટે નિર્ધારિત છે તેથી આપણી પાસે આ ઇન્ટિગ્રલ 0 થી ∞ છે અને આ 𝑓 હવે ue u અને eiαu du પદ છે તો પછી આપણે ત્યાં ઘાતાંકોને ભેગા કરી શકીએ છીએ તેથી હજી પણ આપણી પાસે ત્યાં u છે અને પછી ઘાતાંક e 1 iαu અને du ઉપર આ ઇન્ટિગ્રલ તેથી આપણે હવે આનું સંકલન કરી શકીશું કારણ કે u ત્યાં છે અને ઘાતાંક છે તેથી આપણે તેને ભાગરૂપ સંકલન કરવું પડશે તેથી ભાગરૂપ સંકલન કરતા u જેમ છે તેમ અને તે પછી બીજા ભાગનું ઇન્ટિગ્રલ તેથી આપણે e 1 iαu અને પછી છેદમાં 1−iα પ્લસ આપણી પાસે ફરીથી 1-iα છે કારણ કે આનું સંકલન થશે અને પછી u નું વિકલન 1 થઈ જશે તેથી હવે આપણી પાસે આ ઇન્ટિગ્રલ છે આ પહેલા પર પાછા આવતા જ્યારે આપણી પાસે આ ∞ છે તેથી ફરી આપણી પાસે આ e u છે અને પછી e eiαu તેથી આ જ સ્થિતિ આ એક cosαuisinαu છે અને પછી e u સાથે મળીને જો આપણે લિમિટ લઈએ કે u ∞ તરફ જાય છે તો કારણ કે e u નકારાત્મક ઘાતાંક છે તો આ 0 પર જશે અને આ કંઈક અહી બંધાયેલ સ્થિત છે અહીં તેથી બધું 0 પર જશે તેથી આમાં જ્યારે આપણે u ને ∞ સુધી પહોંચવાની લિમિટ લઈશું ત્યારે આ પદ નાબૂદ થશે અને જ્યારે આપણે u ને ∞ તરફ જવા દઈએ કારણ કે u પણ ત્યાં સ્થિત છે તેથી તે પદ પણ નાશ પામશે તેથી આ પદ હવે રહેશે નહીં પછી આપણી પાસે 11 iα છે અને જો આપણે આને સંકલન કરીએ છીએ તો આપણને ફરીથી આવા વધુ એક પરિબળ 1 iα2 મળશે અને અહીં e 1 iα નકારાત્મક ચિહ્ન સાથે અને પછી 0 થી ∞ તેથી ફરી જ્યારે આપણે આ લિમિટ વિશે વાત કરીએ કે જેમ u ∞ તરફ જાય છે ત્યારે આ 0 પર જશે અને પછી એકમાત્ર પદ જે આપણે હવે પ્રાપ્ત કરીશું જ્યારે u 0 તરફ જાય છે તો અહીં u 0 તરફ જાય છે આ 1 હશે e0 1 હશે અને પછી અહીં આપણી પાસે માઇનસ ચિહ્ન હશે કારણકે આપણે આ રીતે લઈ રહ્યા છીએ જ્યારે આ લિમિટ 0 તરફ જાય છે જેથી માઇનસ ચિહ્નને વળતર મળશે અને આપણી પાસે 1√2π 1 1 iα2 હશે તો આ તે te t H નું ફુરીયર ટ્રાન્સફોર્મ છે તેથી આ સંદર્ભો છે જેનો આપણે આ લેક્ચર તૈયાર કરવા માટે ઉપયોગ કર્યો છે અને ફક્ત આ તારણ માટે આજે આ લેક્ચરમાં આપણે ƒ ની જટિલ ઇન્ટિગ્રલ રજૂઆત નો અભ્યાસ કર્યો છે જે આ સ્વરૂપમાં આપવામાં આવે છે ƒ 12π ✕ ∞∫∞ ƒ eiα du dα અને ત્યાં અન્ય સ્વરૂપો પણ હતા જ્યાં આપણે દાખલા તરીકે લઈ શકીએ છીએ અહીં i ની આગળ માઇનસ ચિહ્ન તો અને પછી આપણે આ રજૂઆતથી રજૂ કર્યું છે કે આને ƒ નું કહેવાતું ફુરીયર ટ્રાન્સફોર્મ કહે છે અને આ u ના સંદર્ભ માં આંતરીક ઇન્ટિગ્રલ છે જે આ iαx ને બહાર કાઢતા છે આપણી પાસે આ રજૂઆત છે જેને આપણે સામાન્ય રીતે આ ƒα દ્વારા સૂચિત ƒ નું ફુરીયર ટ્રાન્સફોર્મ કહીએ છીએ કારણ કે આ α નું ફંક્શન છે અને આપણે તેના માટે આ નાના 𝑓 ને F તરીકે નિરૂપિત કરીને ઉપયોગ કરીએ છીએ તેથી તમારા ƒ ના ટ્રાન્સફોર્મ પહેલા આ જટિલ ઇન્ટિગ્રલ રજૂઆત ની મદદથી ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ ને બરાબર વ્યાખ્યાયિત કરી શકાય છે અને તે આ ƒ ને બરાબર હશે અને પછી આપણે આ ƒα ને ત્યાં બદલી શકીએ અને ફરીથી ƒ પર પાછા જઈ શકીએ તેથી આને આપણે ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ કહીએ છીએ અને આ સંકેતનો ઉપયોગ ઇન્વર્સ ફુરીયર ટ્રાન્સફોર્મ માટે થશે તેથી આ લેક્ચર માટે આટલું જ અને તમારી એકાગ્રતા બદલ આભાર